બધાને હેલો હું ચોથા અઠવાડિયાના પાઠ માટે આનંદની લાગણી સાથે તમને બધાને પુન આવકારું છું એન્હાંસિંગ સોફ્ટ સ્કિલ્સ એન્ડ પર્સનાલિટી ના મારા કોર્સનું આ પહેલું એકમ છે અને આ પાઠ નંબર 16 છે આ પાઠનું નામ લોક કૌશલ્યો છે જે લોક કૌશલ્યો પરનો પહેલો પાઠ છે અન્ય લોકો તમને શા માટે નાપસંદ કરે છે જો તમને કોર્સનો પરિચય યાદ આવે તો હું કહેતો હતો કે સોફ્ટ સ્કીલ્સ એ લોકોના કૌશલ્યો સિવાય કંઈ નથી પરંતુ આજે હું તે લોક કૌશલ્યો પર વિશેષ રૂપે જોવા માંગુ છું જે માનવ સંબંધો અને ખાસ કરીને આદિજાતિઓને જાળવવા માટે સુસંગત છે તે લોકોમાં તમને અણગમાપાત્ર બનાવે છે અને આપણે શરૂ કરીએ તે પહેલાં ચાલો અગાઉના એકમમાં આપણે જે ભણ્યા તેના પર એક ઝડપી નજર કરીએ છેલ્લા પાઠની ખાસ ક્ષણો છેલ્લા પાઠમાં મેં સકારાત્મક છાપ વિકસાવવા માટે તમારી નકારાત્મક વિચારસરણીને બદલવાના મહત્વ વિશે ચર્ચા કરી મેં કહ્યું તેમ બદલાવ રાતોરાત ન આવી શકે તે લાંબા ગાળાના પરિણામોવાળી પદ્ધતિસરની પ્રક્રિયા છે અને તેમાં ઓછામાં ઓછા પાંચ પગલાં સામેલ છે જેમ કે એક ઇચ્છા જુસ્સો નિર્ધારણ તમારે ખૂબ જ ખુશ સકારાત્મક સ્વ મેળવવાની ઇચ્છા કરવાની અને તમારામાં જુસ્સો પ્રગટાવવાની જરૂર છે અને એકવાર તમે જુસ્સો પ્રગટાવો છો અને પ્રવાસ શરૂ કરો છો પછી તમારે તે સ્થિતિ જાળવી રાખવા માટે અડગ રહેવું જરૂરી છે બીજું તમારે પોતાની અંદર ઊંડી ડૂબકી મારીને ઘણું આત્મનિરીક્ષણ અને આત્મ વિશ્લેષણ કરવાની જરૂર છે આપણાં વિચારો જ આપણું વર્તન નિયંત્રિત કરે છે અને આપણાં વિચારો અને આપણાં વર્તન વચ્ચે ઘણું જોડાણ છે જો કે આપણે હંમેશા જે વિચારીએ છીએ તેને જ અમલમાં મૂકીએ એવું નથી આપણે શું વિચારીએ છીએ અને શું કરીએ છીએ તે વચ્ચે એક મોટું અંતર છે તો આપણી ક્રિયા અને આપણા વિચારો વચ્ચે શું બને છે આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ અને આ બાહ્ય અને આંતરિક વિશ્વ છે આંતરિક વિશ્વ તે છે કે જે આપણે પોતાના માટે કલ્પના કરી છે અને આપણા મગજમાં રાખી છે અને આશ્ચર્યજનક રીતે આપણે ઘણા બધા ફિલ્ટર્સ નો ઉપયોગ કરીએ છીએ આપણે વિશ્વનું અર્થઘટન આપણી અનુકૂળતા મુજબ કરીએ છીએ અને તેને અંદર રાખીયે છીએ અને મોટાભાગનો સમય આપણે અંદરની દુનિયામાં જ જીવીએ છીએ માત્ર વાસ્તવિકતાની અંદર આપણે બહાર શું થઈ રહ્યું છે તેની ચિંતા પણ કરતા નથી વાસ્તવિકતા જોવા માટે આપણે જે રીતે ફિલ્ટર્સ નો ઉપયોગ કરીએ છીએ તે વધુ મહત્વનું છે અને આપણે તે ફિલ્ટર્સનું અવલોકન કરવાની જરૂર છે કેવી રીતે તમારું મગજ ફિલ્ટર કરવાનું કામ કરે છે પરિસ્થિતિનું અર્થઘટન કરે છે શું તે બાકીના લોકો જેવું જ છે અથવા અલગ છે શું મારું મગજ જે પરિસ્થિતિ વિશે નકારાત્મક અર્થઘટન કરે છે તેના વિશે અન્ય લોકો સકારાત્મક અનુભવે છે અન્યનું અવલોકન કરો અને જુઓ કે તેઓ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને જો તમે અલગ પ્રતિક્રિયા કરો છો તો તમારે ઉંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરવાની અને અલગ પ્રકારની પ્રતિક્રિયા માટે જવાબદાર વર્તન બદલવાની જરૂર છે સમજો કે જે કમનસીબ ઘટનાઓ ને તમે કમનસીબ માનો છો અને તમે અન્ય લોકો અને સંજોગોને તેના માટે દોષી ગણો છો તે કદાચ છુપા વેશમાં આશીર્વાદ હોઈ શકે તેથી મેં આ મુદ્દો કે કમનસીબ ઘટનાઓ ખરેખર કમનસીબ નથી તે આયોજિત છૂપા આશીર્વાદ હોય છે સમજાવવા માટે ભગવાન અને વાર્તાના વ્યક્તિ વચ્ચેની લાંબી વાતચીતની વાર્તા પર ચર્ચા કરી ત્રીજું પગલું છે આપણી મર્યાદાઓને ઓળખ્યા પછી આપણે તેને દૂર કરવાની જરૂર છે હવે આપણે તે મર્યાદાઓને આપણાં વિચારોમાંથી દૂર કરીએ તે પહેલા આપણે અન્યને દોષિત ઠેરવ્યા વિના સ્વીકારવાની જરૂર છે કે તે મર્યાદાઓ આપણી મર્યાદાઓ છે આપણા દોષો છે આપણી ભૂલો છે આપણે કોઈપણ વાતાવરણ અથવા સંજોગોને દોષ આપ્યા વિના સંપૂર્ણ જવાબદારી લેવાની જરૂર છે આપણે પોતાને જવાબદાર ગણાવીશું અને તે પછી જ આપણે તેને દૂર કરી શકીશું પછીનો તબક્કો છે સકારાત્મક છબી વિકસાવવી હવે પોતાને શુદ્ધ કર્યા પછી આત્મનિરીક્ષણ આત્મ વિશ્લેષણ ભૂલો અને મર્યાદાઓ ની સફાઈ પછી સકારાત્મક છબીને વિકસાવવાનો સમય છે પોતાના માં સકારાત્મક ગુણોને મજબુત બનાવી અને પુનરાવર્તિત કરીને સકારાત્મક છબી વિકસાવી શકાય છે તે કરવા માટે તમારે તમે બનવા માંગતા હકારાત્મક વ્યક્તિની કલ્પના કરવાની જરૂર છે મેં સમજાવ્યું કે તમે જે બનવા માંગો છો ભલે તે એક જાહેર વક્તા તરીકેની છબી હોય અથવા એક મહાન લેખક તેની કલ્પના કેવી રીતે કરી શકો છો તમે જે રીતે ઇચ્છો છો તેમ કલ્પનાચિત્ર બનાવો અને પછી તમે તે કલ્પનાચિત્રને તમારા મગજમાં વિવિધ રંગોમાં રાખો અને પછી તે દિશામાં કાર્ય કરો અને પાંચમો તબક્કો છે તમારા શરીર મન અને વિશ્વ વચ્ચે સુમેળ સાધવો મોટે ભાગે એવું લાગે કે શરીર અને મન વચ્ચે વિસંગતતા છે પરંતુ ખરેખર તે ખૂબ જ સારી રીતે જોડાયેલા હોય છે અને તે લડત કે પલાયન બેમાંથી એક ની પરિસ્થિતિઓમાં ખૂબ સ્પષ્ટ હોય છે જ્યારે શારીરિક જોખમ આવી રહ્યું હોય ત્યારે મન પણ ભયભીત હોય છે પરંતુ આપણે આપણા શરીરને ખુશહાલ વાતાવરણમાં મૂકીને જેમ કે કોઈ પાર્કમાં ફરવા જવાનું પોતાને શાંત પાડવું ધ્યાન ધરવું વગેરે દ્વારા મનને પણ ખુશ થવા તરફ ઉલટાવી શકીએ છીએ અને તે જ રીતે આપણા મનમાં પણ સુખી વિચારો કરીને આપણા શરીરને ઉત્સાહી અને ઉર્જાવાન બનાવી શકીએ છીએ બંને શક્ય છે અને જ્યારે એકવાર તમે શરીર અને મનને જોડી શક્યા પછી સંપૂર્ણ હકારાત્મક રીતે આપણે આગળ તેને બાહ્ય વાસ્તવિકતા કે જ્યાંથી આપણે આપણી જાતને દૂર રાખી રહ્યા છીએ અને પોતાની આંતરિક વાસ્તવિકતા કે જેને ખૂબ રક્ષિત કરી રહ્યા છીએ તેની સાથે જોડવું જોઈએ આ આંતરિક વાસ્તવિકતાને બાહ્ય સાથે ઘણા બધા ફિલ્ટર્સ વગર સુમેળ સાધવાનો પ્રયાસ કરો અને વાસ્તવિક જેવું છે તે જોવાનો પ્રયાસ કરો ફક્ત તમારા માટે અનુકૂળ હોય તેવી બાબતો લેવી અને જે બાબતો તમારી વર્તણૂકની ટીકા કરતી હોય તેને ટાળવી તેવું ન કરો પરંતુ દરેક બાબતને લો અને પછી તેમને સ્વીકારો આમ તમારી હકારાત્મક છબીનો વિકાસ કરો આ સમગ્ર સંદેશ હતો જે મેં છેલ્લા પાઠમાં આપ્યો હતો હવે મેં કહ્યું છે તેમ આપણે તે કૌશલ્યોને જોવાના છીએ કે જે તમારે લોકોને તમારી આસપાસ રાખવા માટે જરૂરી છે કારણ કે સોફ્ટ સ્કીલ્સ કંઈ નથી પરંતુ તે કૌશલ્યો છે કે જે તમને આસપાસના લોકો કે જેઓ તમારી સફળતા અથવા ખુશી માટે જવાબદાર છે તેમની સાથે ખૂબ જ સારી રીતે લગાવ રાખવા માટે મદદ કરશે હવે લોકોને તમારી આસપાસ રાખવા માટે અગાઉના એકમમાં મેં ઘણું આત્મ વિશ્લેષણ આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું હતું હવે તમારામાં રહેલી મર્યાદાઓ અને ખામીઓ કે જેને તમારે દૂર કરવાની જરૂર છે તેને ઓળખવાનું આ એક આગળનું પગલું છે તમારામાંથી કેટલાકને ખબર નથી કે તમારામાં ઘણી ખામીઓ છે હકીકતમાં જ્યારે હું મનુષ્યમાં કેટલા અણગમતાં ગુણો શોધી શકું તેના પર થોડું સંશોધન કરી રહ્યો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે હું કદાચ 10 ની ઓળખ આપીશ કે હું 20 સાથે વાત પૂરી કરીશ પરંતુ તે જાણીને મને આશ્ચર્ય અને હળવો આઘાત લાગ્યો કે મને 40 ગુણો એવા મળ્યાં છે જેને લોકો સામાન્ય રીતે અન્યમાં નાપસંદ કરે છે આ એવા ગુણો છે જેનું મેં સંશોધન કર્યું મેં લોકોને પૂછ્યું મેં કેટલાકના ઇન્ટરવ્યૂ લીધા અને મારા પોતાના અનુભવના આધારે મેં તેમને ઓળખ્યા એકત્રિત કર્યા અને તમારા માટે મૂક્યા છે તમારે શું કરવું જોઈએ હવે જ્યારે હું આ ગુણોની ચર્ચા કરું છું જેના માટે લોકો ખરેખર તમને નાપસંદ કરે છે ત્યારે તમારામાં કેટલા ગુણ છે તે જાણવાનો પ્રયાસ કરો અને એકવાર તમને ખ્યાલ આવે કે તમારામાં આ ગુણો છે પછી તેને દૂર કરવાનો પ્રયાસ કરો તમારામાંના કેટલાકમાં ફક્ત દસ જ ગુણ હોઈ શકે છે કેટલાકમાં 20 હોય અને કેટલાકમાં 40 થી વધુ પણ હોઈ શકે છે કદાચ અમુક વિશેષતાઓ એવી હોય જેનો હું અહીં ઉલ્લેખ કરવાનું ચૂકી ગયો હોઉ પરંતુ તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તમારે આ જાગૃતિ હોવી જરૂરી છે અને તમારે તેને દૂર કરવાની દ્રષ્ટિએ તેમના પર ધ્યાન આપવાની જરૂર છે અને પછીના પાઠમાં હું તમને જણાવીશ કે તમે ખરેખર સારા વિચારો સારા ગુણો સારા અધિકાર દ્વારા તેને કેવી રીતે બદલી શકો અને લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકો હવે આ વિષય શા માટે પ્રથમ તમારે આકર્ષણ અને વિક્ષેપ બેધ્યાનપણુંનો સિદ્ધાંત કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની જરૂર છે મનુષ્ય ચુંબક જેવા હોય છે માત્ર ચુંબક જેવાં જ નહીં તમે જાણો છો કે સાચા અર્થમાં આપણી અંદર આપણી આસપાસ આપણી આસપાસના ક્ષેત્રમાં ઘણી ચુંબકીય ઉર્જા હોય છે તેથી અલંકારિક રૂપે આપણે આપણામાંના કેટલાક ગુણોને લીધે અન્યને આકર્ષિત કરીએ છીએ અને તે તેની અસરમાં આવે છે અથવા આપણામાં કેટલાક અયોગ્ય લક્ષણોને લીધે તેઓ આપણાથી નાખુશ થાય છે તેથી આકર્ષક ગુણો તેમજ એવા ગુણો કે જે અન્ય લોકોને ખૂબ વિકરાળ ઘૃણાસ્પદ દ્વેષપૂર્ણ લાગે છે તેના કારણે આકર્ષણ અને વિક્ષેપ પેદા થાય છે હવે જ્યારે હું લોકો સાથે વાત કરું છું અને પછી જ્યારે તમે એવા લોકોને જેઓ સામાન્ય રીતે દુખી હોય છે અને તેમને ઘણી ફરિયાદો હોય છે તેમને પૂછો છો ત્યારે તેઓ વારંવાર કહે છે મને સમજાતું નથી કે લોકો મને કેમ પસંદ નથી કરતા હું હંમેશાં આ બધુ લોકો માટે કરું છું પરંતુ હું જાણતો નથી કે લોકો કેમ કૃતજ્ઞ છે તેઓ મને પસંદ પણ નથી કરતા લોકો હંમેશાં મને ધિક્કારે છે કોઈ મને પસંદ કરતું નથી અને કોઈ તેમને પસંદ કરવા વાળું નથી તેવા વિચારવાળા કેટલાક લોકો આત્મહત્યા પણ કરી લે છે અમૂલ્ય જીવનનો કેવો બગાડ પરંતુ ભાગ્યે જ તેઓ જે ગુણો તેમને અન્ય લોકોથી દૂર કરે છે તેનું આત્મનિરીક્ષણ કે વિશ્લેષણ કરે છે જો ફક્ત તેમને તે ગુણો કે જે તેમને અન્યથી દૂર કરે છે તેના પર આત્મનિરીક્ષણ કરવાની તક આપવામાં આવી હોત તો સંભવત તેઓ મુક્ત થઈ શક્યા હોત અને પોતાને બદલી શક્યા હોત અને લોકો તેમને પસંદ કરતાં થયા હોત હવે આ પાઠમાં મેં શરૂઆતમાં કહ્યું તેમ આપણે મનુષ્યમાં સૌથી અણગમતાં ગુણો જોશું હવે પછીનાં પાઠમાં આપણે જોશું કે આપણે તેમને ખૂબ આકર્ષક ગુણોમાં બદલીને કેવી રીતે તેમના પર વિજય મેળવી શકીએ તમે મને પૂછશો તમારે તમારામાં ધૃણાપાત્ર ગુણો કેમ દૂર કરવા જોઈએ મારામાંના બધાં દ્વેષી ગુણો કેમ ન રાખી શકું હું બીજાની પરવા નથી કરતો હું અલગ જીવન જીવી શકું છું આ બધુ તમારામાં રહેલા નકારાત્મક અહંકારમાંથી જન્મે છે પરંતુ તમારે સમજવાની જરૂર છે કે મનુષ્ય તરીકે આપણે બધા સામાજિક પ્રાણીઓ છીએ આપણને સૌને ભાવનાત્મક પરિપૂર્ણતાની જરૂર છે હકીકતમાં આપણે ભાવનાત્મક પ્રાણીઓ પણ છીએ અને આપણી ઉન્નતિ અને વિકાસ માટે સમાજનો સતત ટેકો જોઈએ સમાજના સમર્થન વિના આપણો વ્યક્તિગત વિકાસ શક્ય નથી વ્યક્તિ અને સમાજ હંમેશાં એક ક્રિયાશીલતા અને સુમેળની પ્રક્રિયામાં હોય છે તેઓ હંમેશાં આ સમન્વયની સ્થિતિમાં હોય છે જેમાં બંને બાજુથી આપ લે થાય છે તેથી આપણે બીજાના આશ્વાસન વિના લાંબા સમય સુધી જીવી શકતા નથી તેથી જ લોકોને આપવામાં આવતી સૌથી અઘરી સજારૂપે તેઓને કોટડીમાં મૂકવામાં આવે છે ત્યાં તેઓ સંપૂર્ણ રીતે એકલા હોય છે તેઓને એકાંત કેદમાં મૂકવામાં આવે છે તેઓ કોઈ પણ મનુષ્ય સાથે વાત કરી શકતા નથી આપણે અન્ય લોકોના ભાવનાત્મક સમર્થન વિના લાંબા સમય સુધી ટકી શકતા નથી હકીકતમાં આપણો ખુશીનો આંક એવા લોકોની સંખ્યા પર આધારીત છે જે આપણને પસંદ કરે છે અને બદલામાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના મદદ કરવા તૈયાર હોય છે જો લોકો તમને પસંદ કરે જો લોકોને ખબર હોય કે તમે યોગ્ય છો તો લોકો નાણાંકીય લાભને ધ્યાનમાં લીધા વિના તમને મદદ કરવા તમને ટેકો આપવા તમારી સાથે રહેવા તૈયાર હશે જો કે તમારે એ પણ સમજવું જોઈએ કે આપણે લોકોને આપણને પસંદ કરે તે માટે ફરજ પાડી શકતા નથી કેટલાક લોકોને લાગે છે કે હું લોકો પર પૈસા ફેંકીશ એક પછી એક પાર્ટી આપીશ હું ઘણી બધી ભેટો આપીશ આમ બધી ભૌતિક વસ્તુઓ લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે તેવું તેઓ માને છે પરંતુ ખરેખર તેઓ તમારા વ્યક્તિત્વ તરફ નહીં પરંતુ તમે તેમને જે ભેટો આપો છો તેના તરફ આકર્ષાય છે પરંતુ જો આપણે આપણામાંના બધા દ્વેષી ગુણોને દૂર કરી શકીએ તો લોકો આપમેળે આપણને પસંદ કરશે નહિંતર તમે જે પણ ભૌતિક લાભ લોકોને આપી રહ્યા છો છતાં તેઓ તમને અંતે નફરત કરશે વહેલા કે મોડા તેઓ તમને છોડશે જો આપણે પોતાનામાં પસંદ કરવા યોગ્ય ગુણો ઉમેરી શકીએ તો તે એક વધારાનું બોનસ હશે પછી આપણી તરફ વધુ લોકો આકર્ષણ અનુભવશે તેથી એક તરફ હું તમને જે ચાલીસ ગુણો નો હમણાં પરિચય આપવા જઇ રહ્યો છું તેને જો તમે દૂર કરી શકો તો પણ લોકો તમને પસંદ કરવાનું શરૂ કરશે પરંતુ તે ઉપરાંત હવે પછીના પાઠમાં આપણે પસંદ કરવા લાયક ગુણ વિશે ચર્ચા કરીશું અને જો તમે તે ગુણોનું અનુકરણ કરી શકો તો તેમાંના કેટલાક ગુણોને તમારા માં ઉતારો જેથી લોકો તમારી તરફ આકર્ષિત થાય અને તમારી સાથે રહેવાનુ પસંદ કરે હવે ચાલો આપણે નાપસંદ ગુણોને ઓળખીએ પ્રથમ સ્વકેંદ્રિત અહંકેન્દ્રી અહંકારી વલણ બતાવવું અહંમ નો અર્થ હું છે તેથી અહંકારવાદી બધી વાતોમાં સ્વ ને કેન્દ્રમાં રાખે છે અહંકેન્દ્રી હંમેશા કેન્દ્રના સ્થાને રહેવાની ઇચ્છા રાખે છે અને લોકોને હાંસિયામાં ધકેલીને તે કેન્દ્રની જગ્યાની માંગ કરતા રહે છે અહંકારી હંમેશાં પોતાના વિશે બડાઈ મારતા રહે છે આમ એકંદરે તે સ્વકેન્દ્રિત હોવા વિશે અને અન્યના દૃષ્ટિકોણથી સહાનુભૂતિ બતાવવા સમર્થ ન હોવા વિશે છે હંમેશાં પોતાના અને પોતાની સિદ્ધિઓ વિશે બડાઈ મારવી પણ બીજાને ક્યારેય સાંભળવું નહીં અને પોતાના વિશે અવિરતપણે વાત કર્યા કરવી તેઓ બીજાને સાંભળવાની દરકાર કરતાં નથી તેથી તે અહંકાર સ્વકેન્દ્રિત પ્રકૃતિનો ગુણ છે જેણે ખરેખર લોકોને બદલી દીધા છે પછીનો ગુણ આક્રમક ઘમંડી બનવું આપણે અડગતા અને આક્રમકતા વચ્ચેનો તફાવત બતાવવામાં સારો સમય પસાર કર્યો છે પરંતુ આક્રમકતા સાથે ઘમંડ પણ આવે છે અને આ લોકો હંમેશાં તેમના હેતુઓને મહત્વ આપે છે તેઓ વધુ પડતાં ગૌરવપૂર્ણ વર્ચસ્વ ધરાવનારા પ્રભાવ પાડનારા અને લડાયક વૃત્તિ વાળા હોય છે તેઓ કોઈપણ રીતે અને કોઈપણ કિંમતે પોતાનું ધાર્યું મેળવવા માંગે છે આગળનો ગુણ છે નકારાત્મક નિરાશાવાદી ભાવનાશીલ હોવું હવે દરેકે જાણવું જોઈએ કે જે થાય છે તેમાં હંમેશા કંઈક સકારાત્મક હોય છે પરંતુ જ્યારે કોઈ નકારાત્મકતા ધરાવે છે ત્યારે તે પોતાનામાં અને બીજામાં અવિશ્વાસ દર્શાવે છે તેથી નિરાશાવાદી ક્યારેય કોઈ સારી વસ્તુ થવા દેશે નહીં અને કોઈને કોઈ સારી પહેલ કરવા દેશે નહીં તેઓ હંમેશા નિંદાશીલ રહેશે તેઓ હંમેશા શંકાશીલ રહેશે તેઓ હંમેશાં કોઈકને કોઈ સારું કાર્ય કરતા અટકાવશે ન તો તેઓ કરશે ન તો તેઓ બીજાને કરવા દેશે તેઓ પોતે જીવે નહીં બીજાને પણ ખુશીથી જીવવા નહીં દે આમ તેઓ તેમની નકારાત્મક ઉર્જા અન્ય લોકોમાં ફેલાવશે અને અન્યોને પણ નકારાત્મક અનુભવ કરાવશે જો લોકો જાણતા હોય કે તમે નિરાશાવાદી અને નિંદાશીલ છો તો તેઓ તમને ટાળવાનો પ્રયત્ન કરશે અને ખાસ કરીને જ્યારે તેઓ કોઈ નવું સાહસ કરવા માંગતા હોય ત્યારે તેઓ તમારી પાસે સૂચનો લેવા નહીં આવે કારણ કે તેઓ જાણે છે કે તમે ના કહેવાના છો તમે નકારાત્મક બોલવાના છો અન્ય ગુણ કે જે લોકોને સામાન્ય રીતે અન્ય લોકોમાં ગમતો નથી તે છે અન્યની ટીકા કરવી કેટલાક લોકો એવા છે જે હંમેશાં બીજાઓની ખામીઓ શોધતા હોય છે કેટલાક ખૂબ જ આડંબરયુક્ત ટીકા કરે છે જે વધુ પડતી વિવેચનાત્મક હોય છે નાની નાની બાબતોની પણ તેઓ ટીકા કરશે અન્યમાં કેટલાક સકારાત્મક ગુણો જોવાને બદલે તેમનું મન હંમેશા નકારાત્મક તરફ ધ્યાન આપશે અને તેમની આંખો હંમેશાં ટીકાત્મક રહે છે દરેક જગ્યાએ તેઓ આ શોધી શકે છે અને માત્ર શોધતા જ નથી પરંતુ તે બીજાઓને બતાવે પણ છે આ સાથે જોડાયેલી બીજી લાક્ષણિક્તા છે અન્યની કદર કે પ્રશંસા ન કરવાની વૃત્તિ આ વૃત્તિ બીજી ઘણી બાબતો કે જે વિશે મેં પહેલાં કહ્યું છે તેના કારણે આવે છે સ્વકેન્દ્રિત રહેવું અને અન્યની પ્રશંસા ન કરવી તેનું કારણ એ છે કે તેઓ અન્ય લોકોની વધુ પડતી ટીકા કરે છે પરંતુ એકંદરે ગમે તે કારણોસર તેઓ અન્યની પ્રશંસા કરતા નથી પછી ભલે તેઓ ખરેખર અમુક પ્રકારની પ્રશંસાને લાયક હોય તો પણ તેઓ તે કરતા નથી અને આગળ ખાસ કરીને કોઈ સાથી કર્મચારીના સાહેબ ના કિસ્સામાં જ્યારે તમે કંઈક કરો ત્યારે સામૂહિક કાર્યમાં અન્યને ક્યારેય શ્રેય ન આપવો જો કોઈ બીજાએ તમારા વતી કંઇક કર્યું હોય તો તે મહત્વનું છે કે તમારે તે વ્યક્તિને શ્રેય આપવું પછી તે પોતાની છાપ ઝાંખી થવાના જોખમે હોય તો પણ વાંધો નથી અને જો તમે ટીમના નેતા છો જો તમે બોસ છો તો તમારે આખી ટીમને શ્રેય આપવાની જરૂર છે પરંતુ વાસ્તવિકતામાં શું થાય છે આ બોસ આ મેનેજરો આ નેતાઓ ખરેખર અન્યના કામનો શ્રેય પોતે લે છે તેઓએ તે કર્યું ન હોય પરંતુ તેઓ અન્યના કામનો શ્રેય લે છે તે પછીનો નકારાત્મક ગુણ છે ચિંતા કરવાનો કેટલીકવાર તે બરાબર છે કે જીવન ખરાબ હોય અને તમે તેની ચિંતા કરો છો પરંતુ પછી આ યોદ્ધાઓ તેઓ સતત ચિંતિત હોય છે અને જો સુખ માટે કોઈ સારું કારણ હોય તો પણ તેઓ કહેશે ના પણ આ બાબતનું શું અને તમે કહો ઓહ પરંતુ તમે આ જોઈ શકતા નથી આ તમને ખુશ કરશે ના ના ના પણ આ પરિસ્થિતિનું શું શું તે મને દુખી નથી કરી રહી આમ હંમેશાં ચિંતા કરતા રહે ફક્ત પોતે જ ચિંતા નથી કરતાં અન્ય લોકોને પણ પોતાના વિશે ચિંતા કરાવે જો તમારી પાસે આ વિશેષતા છે તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમારે આ પાઠના અંતમાં મેં જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે તે વાંચવું જોઈએ ડેલ કાર્નેગી દ્વારા લિખિત હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ તે એક ફરજિયાત વાંચવા જેવુ પુસ્તક છે જો તમે આ સતત ચિંતા કરનાર પ્રકારના છો તો તમારે આ ચિંતા બંધ કરવાની જરૂર છે કારણ કે તે તમને મારી શકે છે તે તમને એસિડિટી કરી શકે છે તે તમને કેન્સર કરી શકે છે જો તમે કેન્સર થવાના ટોચનાં પાંચ કારણો પર નજર નાખો તો નંબર બે છે ચિંતા ફક્ત ચિંતા તેથી તમારે આ વૃત્તિ પ્રત્યે કાળજી લેવી પડે અને પછી આ એક ક્લાસિક પ્રકારનું પુસ્તક છે જે તમને આને દૂર કરવામાં મદદ કરે છે હવે ચિંતા સાથે થોડુંક જોડાયેલુ આ છે નેગિંગ સતત ટોકવાની ટેવ ખૂબ જ રમુજી રીતે નેગિંગ કહ્યાગરા પતિઓ સાથે સંકળાયેલું છે જેની પત્નીઓ તેમને સતાવવામાં માને છે પરંતુ એકંદરે નેગિંગ એ અરજ કરવાનો ઉલ્લેખ કરે છે સતત યાદ અપાવે છે હવે શાણા લોકો માટે એક સંકેત પૂરતો છે તેથી જો તમે કોઈને કંઈક કરવાનું સૂચન કરો છો તો મોટાભાગે તેઓ તે કરે છે પરંતુ તમે તેને 10 વાર 20 વાર કહેતા રહો છો અને ફરી ફરી ને યાદ કરાવતા રહેશો તો તમે આ વ્યક્તિને હેરાન કરો છો એવું પણ બને કે તમે તે વ્યક્તિને તમારી સાથે ગુસ્સે થવા માટે ઉશ્કેરશો તેથી લોકોને આ ટોકવાની ટેવ પસંદ નથી અન્ય ગુણ છે અસંસ્કારી અથવા ઉદ્ધત બનવું આ વારંવાર આક્રમક અને ઘમંડી લોકોમાં જોવા મળે છે પરંતુ તે સિવાય પણ લોકો તોછડા અને અનિચ્છનીય સેલ્સમેન જેવા લોકો સાથે ખૂબ જ અસંસ્કારી ખૂબ જ અપમાનજનક અને શરમજનક બની શકે છે કેટલીકવાર તમે કંઈક ખરીદવા જાઓ છો અને સેલ્સમેનને તમને તે બતાવવામાં રસ નથી અથવા ચાલો કહીએ કે તે ખૂબ જ મોંઘી વસ્તુ છે અને તે વિચારે છે કે તમે નીચા વર્ગના વ્યક્તિ છો અને તમે એક ગરીબ વ્યક્તિ છો અને તમે તે ખરીદી શકશો નહીં તેથી તે એક પ્રકારનું વલણ ધરાવે છે જેમાં તે ખૂબ જ અપમાનજનક અને અસંસ્કારી બની જાય છે તેથી ફક્ત સેલ્સમેનના કિસ્સામાં જ નહીં કોઈની પણ સાથે અસભ્યતા લોકોને પસંદ નથી પછીનો ગુણ જે લોકોને નથી ગમતો તે છે બિનભરોસાપાત્રતા એટ્લે કે ભરોસાને લાયક ના હોવું વિશ્વાસપાત્ર ન હોવું અને તદ્દન બેજવાબદાર હોવું એકવાર લોકોને ખ્યાલ આવી જાય કે તમારા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી ખાસ કરીને નિર્ણાયક ક્ષણોમાં પછી તેઓ ધીમે ધીમે તમારી પાસેથી દૂર જતાં રહેશે હવે પછીની સમાન અણગમો પેદા કરતી લાક્ષણિક્તા જેની હું ચર્ચા કરવા જઇ રહ્યો છું તે છે કપટ તમે "બનાવટી લોકો" શબ્દ સાંભળ્યો જ હશે કોઈને બનાવટી લોકો ઢોંગી પ્રકારના લોકો કપટ કરનારાઓ પસંદ નથી બનાવટી લોકો કોણ છે બનાવટી અથવા અપ્રમાણિક લોકો ખૂબ જ સાચા લોકો હોવાનો ઢોંગ કરે છે તેઓ ડોળ કરે છે કે જાણે તેઓ એકદમ સાચા ખૂબ જ ચિંતિત ખૂબ જ નિષ્ઠાવાન હોય પણ ખરેખર તેઓ અપ્રમાણિક લોકો છે ભીડમાં તેઓ ખૂબ શક્તિશાળી અથવા ખૂબ સમૃદ્ધ અથવા દેખાડો કરતાં લોકો પાસે જશે અને સામાજિક મેળાવડાઓમાં તમને જણાવી દઈએ કે તમે ઓછી પદવી પર છો અથવા નીચા હોદ્દા પર છો અને તમે આ બનાવટી લોકોને સામાજિક મેળાવડામાં જોશો તેઓ તમારી પાસે આવશે નહીં અને તેઓ તમને જાહેર સ્થળોએ ઓળખશે પણ નહીં તેઓ હંમેશાં જેઓ ક્રમ અથવા સ્થિતિમાં ખૂબ શક્તિશાળી છે જેની પદવી ઉંચી છે તેમની પાસે જશે તે એક મહત્વપૂર્ણ રીત છે જેના દ્વારા તમે આ લોકોને ઓળખી શકો છો પરંતુ અંગત પરિસ્થિતિઓમાં તેઓ એવી રીતે વાત કરશે કે જાણે તેઓ તમારા ઘનિષ્ઠ મિત્ર હોય તમારી ખૂબ નજીક હોય પરંતુ જ્યારે બહારની વાત આવે છે ત્યારે કેટલીકવાર તેઓ તમારી સાથે સંકળાયેલા હોવાનું પણ ઇચ્છતા નથી તેઓ જાણે તમે તેમના મિત્ર પણ નથી તેમ અભિનય કરે છે તે ખરેખર બનાવટી લોકો છે અને તમારે તેમને દૂર કરવાની જરૂર છે પરંતુ જો તમારામાં આ લક્ષણ હોય તો તમારે સમજવું જોઈએ કે લોકોને આ ગુણ ગમશે નહીં આ સાથે સંકળાયેલ બીજો ગુણ છે ગપસપ વૃત્તિ ગપસપ કરતા લોકો શું કરે છે તેઓ અન્ય લોકો વિશેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે અને ફેલાવે છે તેઓ એક વ્યક્તિ સાથે વાત કરશે તેઓ બધી વ્યક્તિગત માહિતી એકત્રિત કરશે અને તેને તે એવા વ્યક્તિ કે જેને આ વ્યક્તિ ગમતો નથી તેની સાથે વહેંચશે ઘણીવાર તેઓ હરીફ અથવા દુશ્મન હોય છે તેથી બીજી વ્યક્તિ સાથે એક માહિતી આપવી ખૂબ જ વ્યક્તિગત હુમલો અને ચુગલી કરવા જેવુ છે તેથી એક વ્યક્તિને પોતે મહત્વપૂર્ણ છે તેવું લાગે તે માટે તેની સામે અન્ય વ્યક્તિ વિશે ખરાબ વાતો કહેવી હું ફક્ત તમારી સાથે વફાદાર છું હું તમને તે વ્યક્તિ વિશે બધી ખરાબ વાતો કહી રહ્યો છું પરંતુ તમને ખ્યાલ હોવો જોઇએ કે આ વ્યક્તિ પછી જઈને અન્ય વ્યક્તિને તમારા વિશેની બધી વાતો કહેશે તેથી તમારે આ માન્યતામાં ભ્રમિત થવું જોઈએ નહીં કે આ વ્યક્તિ ખૂબ જ સાચા છે અને બધી મહત્વપૂર્ણ માહિતી ફક્ત તમારી પાસે લાવવાની કોશિશ કરી રહ્યા છે તમે પણ તે ગપસપનો ભાગ છો જે આ વ્યક્તિ અન્ય માહિતી માટે એકઠી કરી રહી છે તેથી તમારે આ ગુણ સાથે પણ સાવચેત રહેવું જોઈએ અન્ય અણગમતો ગુણ છે ખોટા વચનો આપવા અથવા વચનો ક્યારેય નહીં પાળવા આ લોકો ખાતરીપૂર્વક વચન આપવા માટે ભગવાન અથવા બાળકની શપથ લેશે તેઓ કંઈપણ શપથ લેશે તેઓ અગ્નિ પર હાથ મૂકશે તેઓ ઘણા બધા વચનો આપશે પરંતુ તે પછી તેને ભૂલી જાય છે અથવા તેઓ તેને અવગણે છે તેઓ તે કરતા નથી તે સમયે તેઓ વચન આપે છે અને તમારી પાસેથી થોડા પૈસા મેળવે છે અથવા તમારી પાસેથી થોડો લાભ મેળવે છે પરંતુ તેમનું વચન ફક્ત તે જ ક્ષણ પૂરતું હોય છે આ સાથે જોડાયેલો અન્ય અણગમાયુક્ત ગુણ છે છેતરપિંડી અથવા હેરાફેરી કરવી કેટલાક લોકો માને છે કે અન્ય લોકો ફક્ત ઉપયોગ માટે છે હકીકતમાં તમે કંઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો પણ લોકોનો નહીં તેથી પોતાના વ્યક્તિગત ફાયદા માટે હેરાફેરી કરીને છેતરપિંડી કરીને લોકોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો અને વિચારવું કે તેઓ જાણતા નથી કે તેઓ સાથે છેતરપિંડી થઈ રહી છે પરંતુ લાંબા ગાળે હેરફેર કરનારાઓ અને દગાબાજો શોધી કાઢવામાં આવશે અને તેને મોટા પ્રમાણમા નાપસંદ કરવામાં આવશે આગળની અણગમતી લાક્ષણિકતા છે અપશબ્દોનો ઉપયોગ કરવો અથવા જરૂરી નથી ત્યારે પણ આદતના ભાગ રૂપે ખરાબ શબ્દો બોલવા હવે લોકો માત્ર મીઠો અવાજ જ નહીં પણ શબ્દની પસંદગીમાં પણ મધુરતા ઈચ્છે છે માટે જ્યારે તમે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરો છો ત્યારે લોકો આપમેળે તમને છોડવાનો પ્રયાસ કરશે એવું જ છે શાઉટિંગ એટલે બૂમો પાડવી લોકો પર વારંવાર અને બિનજરૂરી રીતે બૂમો પાડવી અને માત્ર એ બતાવવા માટે કે તમે બોસ છો ફક્ત તે બતાવવા માટે કે તમે ચડિયાતા છો અથવા ફક્ત બતાવવા માટે કે તમે વર્ચસ્વ મેળવવા માંગો છો ગમે તે હોય આ બૂમરાણ તિરસ્કારયુક્ત છે એ જ રીતે ઉંચા સ્વરમાં વાત કરવી સામાન્ય રીતે તમારે એવા સ્વરમાં બોલવાની જરૂર હોય છે જે તમારી બાજુમાં રહેલી વ્યક્તિને સંભળાઈ શકે તમારા અવાજને મોટો કરવાની જરૂર નથી જેથી બીજા ઓરડામાંના લોકો પણ તમને સાંભળી શકે હવે આ હિસ્ટ્રિઓનિક્સમાં મદદ કરશે એટલે કે જો તમે અભિનય કરી રહ્યાં છો અથવા કોઈ સંવાદ રજૂ કરી રહ્યાં છો તો બરાબર છે અને કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે જ્યાં તમારે મોટેથી બોલવાની જરૂર છે જે બરાબર છે પરંતુ લોકો સામાન્ય રીતે મૃદુભાષી પાત્રો સાથે આરામદાયક અનુભવે છે અને ખૂલીને વાત કરે છે લોકો સામાન્ય રીતે માને છે કે તેઓ મોટેથી બોલવાવાળા અથવા અવાજ ઊંચો કરવાવાળા કરતાં વધુ પરિપક્વ અને સૌમ્ય છે બનાવટી લોકોને ઓળખવા માટેનું બીજું લક્ષણ છે તેમની ફરતી નજર અપ્રમાણિક લોકો આંખનો સીધો સંપર્ક ટાળશે તેઓ વધુ સારા લોકોની શોધ માટે તેમની નજર ફેરવતા રહે છે અને પછી જો તેઓ કોઈક વધુ સારી વ્યક્તિને આજુબાજુ આવતા જોશે તો તેઓ તમને છોડી દેશે અને પછી જઇને બીજી વ્યક્તિ સાથે વાત કરશે તેથી આ ફરતી નજર સીધો આંખનો સંપર્ક જાળવી ન રાખતી આંખો સૂચવે છે કે તે વ્યક્તિ સાચી નથી અને તે સંબંધોમાં અણગમો પેદા કરશે અન્ય એક રસપ્રદ ગુણ કે જે લોકોને અન્ય લોકોમાં ગમતો નથી તે છે આત્મ દયામાં ખૂબ વ્યસ્ત રહેવું હવે પ્રસંગોત્પાત લોકો તમારી દુર્દશા પ્રત્યે સહાનુભૂતિ અનુભવી શકે છે અને તમને પ્રોત્સાહિત કરવા ભાવનાત્મક ટેકો આપવા માટે કંઈક કરી શકે છે પરંતુ જો તમે સતત અન્યની મદદ માંગ્યા કરો તો તે તમારી પાસેથી ભાગી જશે બીજી વાત કે જેની મેં સમય સંચાલનના સંદર્ભમાં પણ વાત કરી હતી તે એ કે લોકો સમયનું પાલન ન કરનારા લોકોને નાપસંદ કરે છે લોકોને રાહ જોતા રહેવું ગમતું નથી અને જેઓ તેમના સમયની કિંમતને જાણતા નથી તેમને તેઓ નફરત કરે છે તેથી તમારે સમયબદ્ધ બનવું જોઈએ અને વાત કરતી વખતે સાંભળનાર બેધ્યાન હોય તો લોકોને ગમતું નથી તેથી બેધ્યાનપણું તે પછીનો ગુણ જે લોકોને પસંદ નથી બેધ્યાનપણા નો અર્થ શું છે જે કહેવામાં આવી રહ્યું છે તેના પર ધ્યાન ન આપવું વિચલિત થવું ધ્યાન ગુમાવવું અને ખૂબ જ ઝડપથી વિચલિત થવું લોકોએ વારંવાર પૂછવું પડે તમે મારી વાત સાંભળી રહ્યા છો અથવા મેં કહ્યું તે તમે અનુસરો છો ઓહ ઓહ હા મને યાદ છે મને યાદ છે આમ આ વિચલિત થવું અને પછી જ્યારે કોઈ તમને હચમચાવી નાંખે ત્યારે પાછા આવવું તે એવું કંઈક છે જે લોકોને પસંદ નથી પછીનો ખરાબ ગુણ કે જે લોકોને અન્ય લોકોમાં ગમતો નથી તે છે હાંસી ઉડાવવી ઉતારી પાડવું અને કટાક્ષ બધા સમાન લક્ષણો છે પરંતુ આ બધી બાબતો બીજાને અપમાનિત કરવાની રીત છે ખાસ કરીને લોકોના શરીરના બંધારણની દ્રષ્ટિએ મનોરંજન કરીને જેમ કે કોઈ ઉંચા વ્યક્તિની મજાક એમ કહેતા ઉડાવવી કે તમે તાડના ઝાડ જેવા છો અથવા કોઈ જાડા અથવા નીચા વ્યક્તિને ઉપનામ આપીને અથવા વંશ રંગ જાતિ ધર્મ ભાષા રાષ્ટ્રીયતા વગેરેની દ્રષ્ટિએ એક સરખા નામ આપીને ઉપહાસ કરવા અથવા તેમની તરફ હલકી નજરથી જોવું વગેરે ખૂબ જ કટાક્ષમય અને માર્મિક ટીપ્પણી કરે છે આ બધી વસ્તુઓ લોકોમાં ધૃણા પેદા કરશે અને તે પછી એવા અણગમા પાત્ર લોકો છે જેઓ બતાવે છે કે તેઓ બધુંજ જાણે છે અથવા તેઓ સર્વજ્ઞ છે તમે જે કાંઈ પણ કહો તે કહેશે હા હા હું તે જાણું છું હું જાણું છું તમે મને આ વાત કહો તે પહેલાં હું તેને જાણું છું તેથી તે એવું સૂચવે છે કે તેઓ સંકુચિત વિચારોવાળા છે પૂર્વગ્રહયુક્ત છે તેથી તેઓ ખરેખર યશ આપતા નથી તમે તેમને જે નવી માહિતી લાવી રહ્યા છો તેને આકસ્મિકતા નું નામ આપી રહ્યા છે આ તેમની વિચારસરણીની જડતા છે જે તેમને અટકાવી રહી છે અને લોકોને આ કઠોર વિચારસરણીવાળા લોકો ગમતાં નથી આગળનો અણગમા પાત્ર ગુણ છે તમારા કરતાં વધુ પવિત્ર હોવાના અભિગમ નું પ્રદર્શન હવે આવા લોકો વિચારે છે કે તેઓ હંમેશાં અન્ય કરતા વધુ સારા હોય છે ઉદાહરણ તરીકે ખોરાકની ટેવના સંદર્ભમાં પછી ભલે તે શાકાહારી હોય કે માંસાહારી તે વ્યક્તિ કહેવાની કોશિશ કરે છે ઓહ તમે આ ખોરાક ખાતા નથી અથવા જાણે કહેતા હોય ઓહ તમે આ ખોરાક ખાવ છો તેથી સાંભળનાર ને એવો અનુભવ કરાવે કે તમે કંઈક ખૂબ ગુનાહિત કરી રહ્યાં છો કંઈક ખોટું છે તમે આ કરી રહ્યા છો હું આવી વસ્તુઓ કરતો નથી તેથી હું વધારે પવિત્ર છું તમારી સરખામણીમાં હું મૂલ્યોની દ્રષ્ટિએ ઘણો ચડિયાતો છું તેથી તે વલણ જોઈને લોકો તમને છોડવાનું પસંદ કરશે તે પછી સામાન્ય રીતે એવા પ્રસંગો હોય છે કે તમારે ગંભીર રહેવું જોઈએ પરંતુ જો તમે રમૂજની ભાવના અથવા વિનોદવૃત્તિના અભાવવાળા હંમેશા ગંભીર રહેતા હો તો શું તમે જોક્સ મારીને બીજાને હસાવી શકો છો અથવા ઓછામાં ઓછું જ્યારે બીજાઓ જોક કહેતા હોય ત્યારે તમારે હસવું જોઈએ જો ખુબજ રમૂજી સ્થિતિ હોય તો પણ તમે તમારા ચહેરાને ખૂબ જ ગંભીર અને દુખી રાખશો તો લોકો તમારી સાથે રહેવાનું પસંદ કરશે નહીં કેમ કે તમે તમારી સહભાગિતા દ્વારા આખી વાતચીતને જીવંત બનાવતા નથી અન્ય લક્ષણ જે લોકોને અન્ય લોકોમાં ગમતું નથી તે અનિર્ણયાકતા છે નજીવી બાબતોને પણ નક્કી કરવામાં વધુ સમય લેવો અને અન્યનો સમય બરબાદ કરવો કોઈકને પૂછવું કે હું આ કરી શકું છું કે નહીં અને પછી તે વ્યક્તિ તેના વિશે વિચારવા અને કિંમતી સૂચનો આપવા માટે લગભગ એક કલાક વિતાવે છે અને પછી ના ના ના એમ કહીને જો હું આ કરીશ તો તેમ થશે તેથી હું આ નહીં કરું આ શું છે પછી ફરીથી પેલો વ્યક્તિ તેના પર સંશોધન કરવા માટે ઘણો સમય વિતાવે છે અને પછી બીજો ઉપાય લઈને બહાર આવે છે ત્યારે ફરીથી કહેવું કે ના ના ના મને નથી લાગતું કે હું આ કરીશ આ ખૂબ તુચ્છ બાબતો પર પણ નિર્ણય લેવામાં ક્ષમતા નો અભાવ અનિર્ણાયકતા છે આના જેવું જ લક્ષણ છે ધીમાં અને આળસુ હોવું કોઈ વસ્તુનો જવાબ આપવામાં ખૂબ ધીમું હોય છે અને જ્યારે લોકો અપેક્ષા રાખે છે કે તમે ફક્ત એક એસએમએસ મોકલીને હા અથવા ના કહેશો તેઓ સતત ફોન કરી રહ્યાં છે અને કંઈક કહી રહ્યાં છે અને તમે તેનો જવાબ આપવા માટે એક કે બે મહિનાનો સમય લો છો સામાન્ય રીતે આળસુપણું એવું લક્ષણ છે જે લોકોને પસંદ નથી બીજો અણગમતો ગુણ છે ઉદાસીનતા બતાવવી ઉદાસીનતા એ કોઈપણ વસ્તુ માટે લાગણીનો અભાવ છે એટલે કે કોઈ પણ વસ્તુમાં રુચિ ન દર્શાવવી તો શું તમે કોફી પીવાનું પસંદ કરો છો ના મને કોફી નથી ગમતી શું તમે ચા પીવાનું પસંદ કરો છો મને ચા પણ ગમતી નથી તમે આઈસ્ક્રીમ ખાશો હું આઇસક્રીમ ધિક્કારું છું આમ તમે કંઈપણ પૂછો તેઓ કહેતા રહેશે કે મને આ ગમતું નથી મને તે ગમતું નથી હવે જો તમને વિશ્વની કોઈપણ વસ્તુ પસંદ નથી તો કોઈને શા માટે આ વ્યક્તિ ગમશે ઉદાસીનતા એ એવું લક્ષણ છે જે બીજાને નાપસંદ હોય આગળનો અણગમતો ગુણ છે ન્યાયીપણું અને અધીરાઇ જો કોઈ વ્યક્તિ ન્યાયી અને અધીરતાવાળા હોય ત્યારે તે ઉતાવળીયા નિર્ણય લેતા હોય ત્યારે તેઓ શું કરે છે તેઓ સત્યની ચકાસણી કર્યા વિના તર્ક વિના ઉતાવળથી તારણ ઉપર પહોંચી જાય છે તેઓ તરત જ નક્કી કરી દેશે કે ઓહ આ વ્યક્તિ ખરાબ વ્યક્તિ છે અને આ સારું છે તે ફરીથી ખોટું ઉતાવળિયું મૂલ્યાંકન છે અને અધીરાઈ તેની સાથે આવે છે તેઓ તથ્યોનું મૂલ્યાંકન કરવા માટે ધીરજ ધરાવતા નથી તેના પછીનો અણગમતો ગુણ છે મૂડી બદલાતા મનોભાવવાળા હોવું કેટલાક લોકો સ્વભાવગત ઉત્સાહી અને કાચંડા જેવા હોય છે તેથી સવારે તેઓ ખુશ હોય બપોર પછી તેઓ ઉદાસ હોય સાંજે હતાશામાં હોય બીજા દિવસે તેઓ આનંદની ઊંચાઈએ હોય હવે લોકોને ખાતરી નથી હોતી કે આ લોકો ક્યારે ગુસ્સે થશે અને ક્યારે ખુશ થશે અચાનક તેઓ માત્ર એક જોક કહે અને પછી તેઓ ગુસ્સે થાય છે અથવા ચિડાઇ જાય છે અને તેમને લાગે છે કે તમે હવે તેમને દૂભવ્યા છે તેથી મૂડી લોકો સાથે વ્યવહાર કરવો ખૂબ મુશ્કેલ છે અને પછી તેઓ વાત પણ કરતા નથી જ્યારે તેઓ મૂડી હોય ત્યારે તેઓ અપ્રાપ્ય થઈ જાય છે અને તે સમય દરમ્યાન તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધોને પણ નકારી કાઢવાનો પ્રયાસ કરી શકે છે તેથી મૂડી બનવું એ એક અન્ય લાક્ષણિકતા છે જે લોકોને સામાન્ય રીતે ગમતી નથી ગુસ્સે થવું એ એક અન્ય અગત્યનો ગુણ છે જે લોકોને ગમતો નથી આપણે ક્રોધને નિયંત્રિત કરવાનાં પાઠમાં ઘણો સમય પસાર કર્યો છે તમને કહેવા માટે પૂરતું છે કે કોઈને પણ ગુસ્સો કરતો વ્યક્તિ ગમતો નથી ખાસ કરીને તે કે જેને ક્યારેય ભાન થતું નથી અથવા વાત સ્વીકારતો નથી અથવા સુધરતો નથી બીજું અણગમતું લક્ષણ છે પક્ષપાત કરવો તે ભેદભાવ કરવા જેવુ છે જો તમે આચાર્ય બોસ અથવા ઉચ્ચ અધિકારી છો તો કોઈકને થોડો ફાયદો આપવો અને બીજાને તે જ લાભ ન આપવા જેવું છે અને તે જ રીતે કેટલાકને આદર બતાવવું ભલે તમે બોસ હો અથવા અન્ય કોઈક કેટલાક ખાસ લોકો પ્રત્યે આદર બતાવવો અને કેટલાક સાથે અનાદરથી વર્તવું અને લોકોને ભેદભાવપૂર્ણ વર્તન કરવું વગેરે એકંદરે પક્ષપાત બતાવવા જેવું છે જેને લોકો અન્ય લોકોમાં નાપસંદ કરે છે અતાર્કિક બનવું એ અન્ય અણગમાપાત્ર લક્ષણ છે આ લોકો શું કરે છે સામાન્ય રીતે તમે તેમની પાસે દલીલ કરી શકતા નથી બીજી બાબત એ છે કે તેઓ કેટલાક લોકો ખોટા હોવા છતાં પ્રસ્થાપિત હિતો માટે તેમનો બચાવ કરવામાં આંધળા થઈ રહ્યા છે તેથી તમે તેમને આ કારણથી મનાવી નથી શકતા કે કોઈક ખોટું છે કારણ કે આ લોકો તેમને પસંદ કરે છે તેથી આ લોકો તેઓનો બચાવ કરશે કેટલાક લોકોનો અન્ય ખરાબ ગુણ એ છે કે બીજાઓના જીવનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો ખાસ કરીને તેમને પોતાના નિર્ણયો સ્વીકારવાની ફરજ પાડવી તેઓ અન્યને કેવી રીતે નિયંત્રિત કરે છે તેઓ નિર્ણય લેશે કે અન્ય લોકોએ શું ખાવું જોઈએ તેઓનો સૂવાનો સમય શું હોવો જોઇએ તેઓએ શું કરવું જોઈએ તેઓને ક્યારે સંતાન હોવું જોઈએ ક્યારે લગ્ન કરવા જોઈએ તેઓએ ક્યારે નોકરી પર જવું જોઈએ તેઓએ કઈ કાર ચલાવવી જોઈએ કઇ શર્ટ પહેરવી જોઈએ તેથી તેઓ અન્યને કાબૂમાં રાખવા માટે એટલા ભ્રમિત હોય છે કે ક્યારેક નિયંત્રણનાં તરંગી હોય છે હવે લોકો હંમેશાં આ નિયંત્રણ તરંગીઓથી ભાગવું પસંદ કરે છે છેલ્લા કેટલાક ગુણ જેની હું ચર્ચા કરવા માંગું છું તે વ્યક્તિગત સ્વચ્છતા અને સામાજિક શિષ્ટાચારથી સંબંધિત છે જેનો હું અલગ પાઠ પર થોડો સમય વિતાવીશ પણ તમને ઝડપથી કહી દઉ એવું તે શું છે કે જે લોકોને અન્ય માં ગમતું નથી વ્યક્તિગત સ્વચ્છતા માટે કાળજી ન રાખવી જેમ કે ખરાબ ગંધ લસણની ગંધ મોંમાંથી આવવી અને તે પછી બગલની ખરાબ ગંધ અથવા ખદબદતા વાળમાંથી આવતી ખરાબ ગંધ ગંદા અને ન કાપેલા નખ વહેતું નાક છતાં કંઈ કરવું નહીં અને તમે હંમેશા હોઠનાં ઉપલા ભાગ પર થોડી લીંટ જુઓ અને કેટલીકવાર તે મો માં પણ પ્રવેશી જાય અને જાહેરમાં નાકની અંદર સ્પર્શવું અને આ પ્રકારની વસ્તુ જોતાં અન્ય લોકોને અણગમો થાય છે આમ વ્યક્તિગત સ્વચ્છતાની કાળજી ન લેવી સામાન્ય રીતે લોકો પરોક્ષ માધ્યમથી નમ્રતાપૂર્વક કહેવાનો પ્રયાસ કરશે પરંતુ થોડા સમય પછી તેઓ આ પ્રકારની વ્યક્તિથી દૂર રહેવાનું પસંદ કરશે તેવી જ રીતે અપ્રિય સામાજિક શિષ્ટાચાર રાખવાથી પણ લોકોને હાલાકી પડે છે જેમ કે અવાજથી ખાવું અથવા પ્લેટ પર પુષ્કળ ખોરાક છોડી દેવો ખાસ કરીને જ્યારે તે મોંઘું હોય અને તમે ખાસ કરીને બીજાના ખર્ચે ખાવા જાઓ છો ત્યારે ખુબજ ઓર્ડર આપ્યા કરો છો અને પછી તેને ફેંકી દો છો અને અન્ય ભોજન સમયનાં નબળા શિષ્ટાચાર વગેરે અન્ય ગુણ જ્યારે લોકો અન્યની ખાનગી જગ્યાની અવગણના કરે છે ત્યારે અન્યો ને તે ગમતું નથી તેથી પહેલાંના કોર્સમાં આપણે ખાનગી જગ્યા વિશે થોડી ચર્ચા કરી હતી કે જ્યાં એક હાથનું અંતર તમારે જાળવવું જોઈએ તેમ કહ્યું છે હવે બીજાની પરવાનગી વિના તેમની પાસે જવું અને નજીક બેસવું ખાસ કરીને તે કોઈ મહિલા હોઈ શકે છે તેમની પરવાનગી વગર અને બળજબરીથી અને ક્યારેક શક્તિ બતાવવાનો પ્રયાસ કરવો અથવા નબળા લોકોની નબળાઈઓનો દુરૂપયોગ કરવો સ્પર્શવા સુધી પહોંચવું વગેરે આમ તેઓ ઉપેક્ષા કરે છે લોકો આ ઉપેક્ષાને નાપસંદ કરે છે છેલ્લે એક સામાન્ય ગુણ કે જે લોકોને સામાન્ય રીતે અન્ય લોકોમાં ગમતો નથી તે એ છે કે જ્યારે તમે કોઈને મીટિંગના અંતે મળો છો ત્યારે તેઓ આપણને ખૂબ જ ખરાબ લાગણી અથવા કોઈક પ્રકારની ધાકધમકી સાથે છોડી દે છે આપણે બહાર નીકળીએ છીએ અમુક પ્રકારના ગભરાટ ભયથી આપણે ધમકી અનુભવીએ છીએ અસલામતી અનુભવીએ છીએ આ વ્યક્તિને મળીને અસ્વસ્થતાની અનુભૂતિ થાય છે અને આપણને પ્રશ્ન થાય છે કે શા માટે આવીને આ વ્યક્તિને મળ્યો અને આપણે મીટિંગનો અફસોસ કરીએ છીએ તેથી તે લોકો જે તમને આ ખરાબ લાગણી સાથે છોડીને જાય છે અથવા જો તમે તે લોકોમાં છો તો તમારે જાણવું જોઈએ કે તમે ક્યારેય લોકોને ગમશો નહીં તમે જે પણ કારણોસર કરી રહ્યા હો તમે બોસ હોઇ શકો છો કે જે બીજાઓને ધમકાવવા માંગતા હો તમે એવા શિક્ષક હોઈ શકો કે જે પોતાના વિદ્યાર્થીઓને ધમકાવવા માંગતા હો તમે મેનેજર હોઈ શકો અને તમારે અન્યને માહિતી આપવી હોય પરંતુ જો તમે ખરેખર ગમવા માંગતા હો તો લોકોને આ ખરાબ લાગણી ગમતી નથી અને તેમની સાથે જે રીતે વર્તન થાય છે તેને તેઓ હંમેશા યાદ રાખશે જેથી તેઓ અન્ય પ્રસંગોને ભૂલી જશે જેમાં તમે સારા દેખાયા હશો પરંતુ પછી હંમેશાં જ્યારે તમે તેમને આ ખરાબ લાગણી સાથે છોડો છો ત્યારે તે તેમનામાં રહેશે અને તે તેમને ધીમે ધીમે તમને નાપસંદ કરવા તરફ ફરજ પાડશે હવે આ બોલ્યા પછી સીધા અંત તરફ નહીં જાવ તરત જ તમે જે કોઈને નાપસંદ કરતાં હોય તેનામાં આ ગુણો શોધવાનો પ્રયાસ કરો અને તમે કહો છો કે ઓહ તે વ્યક્તિમાં બધા ખરાબ ગુણો છે અને મારા માં નથી કાર્લ યંગના કેટલાક ઘટસ્ફોટકર્તા નિવેદનો છે જે હું ઇચ્છું છું કે તમે આત્મનિરીક્ષણ કરો ખૂબ કાળજીપૂર્વક વાંચો આ મનોચિકિત્સક અને તત્વજ્ઞાનીની આ ખૂબ વિચારશીલ વાતો પર ધ્યાન આપો તે કહે છે જે બાબતો આપણને બીજાઓ પર અણગમો પેદા કરે છે તે આપણી જાતને સમજવા તરફ દોરી શકે છે તેથી જો તમે કહો છો કે આ એવા ગુણો છે જે મને બીજામાં પસંદ નથી યંગ કહે છે તે આપણી જાતને સમજવા તરફ દોરી શકે છે આ બીજાઓ માં આપણે જોઈ રહ્યા છીએ તે લક્ષણો છે પરંતુ આપણામાં પણ આ ગુણો છે અને આપણે તેમને સ્વીકારતા નથી આપણે શાહમૃગ જેવા છીએ શાહમૃગ પોતાનું માથું રેતીની અંદર મૂકી દેશે અને વિચારશે કે તે વાસ્તવિક જોખમથી ઘણું દૂર છે તેથી આપણે તેની જેમ આંખો બંધ કરીએ છીએ અને માનીએ છીએ કે અન્યની ભૂલ છે યંગ કહે છે કે જો તમને કોઈ ગુણથી અણગમો થાય છે તો તમે તમારામાં તે ગુણ ધરાવો છો કે નહીં તેનું ધ્યાન રાખો અને તમે તે જ ગુણથી અન્યને ખીજવી રહ્યા છો આગળ તે કહે છે "તમારી દ્રષ્ટિ ત્યારે જ સ્પષ્ટ થઈ જશે જ્યારે તમે તમારા પોતાના મન માં જોઈ શકો જે કોઈ બહાર જુએ છે તે સપના હોય છે જે અંદર જુએ છે તે જાગૃત થાય છે જો તમે તે જાગૃતિ ઇચ્છો છો તો અંદર જુઓ અને તમારે અંદર શું જોવું જોઈએ તે ફરીથી કહે છે તમારા પોતાના અંધકારને જાણવું એ અન્ય લોકોનાં અંધકાર સાથે વ્યવહાર કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે તેથી અંધકાર એ નકારાત્મક ગુણ છે આપણામાં રહેલું ભયાનક લક્ષણ છે આપણામાં રહેલા ઘૃણાસ્પદ લક્ષણ છે તે કહે છે કે મેં તમને આપેલી સૂચિને લઈને પછી ફક્ત એ ઓળખી કાઢવું કે કોઈ બીજામાં આ બધા લક્ષણો છે તેના બદલે તમારા અંધકારને પહેલા જાણવું જોઈએ પ્રથમ તમે એક ચેકલિસ્ટ બનાવો તમે ફક્ત તે ઓળખવાનો પ્રયત્ન કરો કે આમાંના કેટલા ગુણો મારામાં છે અને જો તમે ખરેખર પ્રામાણિક અને નિષ્ઠાવાન છો તો તમે ચેકલિસ્ટ લઈને બીજાને બતાવી શકો તેથી આ પાઠમાં મેં તમને કહ્યું છે કે આ ચાલીસ અણગમાયુક્ત ગુણો છે તમે તમારા નજીકના મિત્રોને પૂછી શકો છો તમે તમારા વિશ્વાસપાત્ર મિત્રોને પૂછી શકો છો અને જો તમારી પાસે હિંમત હોય તો તમે તમારા દુશ્મનોને તમારા હરીફોને પૂછી શકો છો અને તેમને સૂચિ આપી શકો છો અને ચેકલિસ્ટ મૂકવાનું કહી શકો છો આ ૪૦ માંથી મને પ્રામાણિકપણે કહો કે હું કેટલા ધરાવું છે કારણ કે હું મારો પોતાનો અંધકાર જાણવાનો પ્રયત્ન કરું છું અને મારે તેના પર પ્રકાશ પાડવો છે અને પછી હું થોડો પ્રકાશિત થવા માંગું છું અને તે અજવાળામાં જીવવા માંગુ છું અંધકારમાં નહીં અને તે દ્વારા તમે તમારી જાતને પ્રકાશિત કરશો અને તે પછી તમે અન્ય લોકોમાં રહેલા અંધકારને પણ ઓળખી શકશો તે સાથે તમે સારા ગુણોનો વિકાસ કરીને અને આ અણગમતાં ગુણોને દૂર કરીને વધુ પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કરશો જો તમારી પાસે સમય હોય તો કેટલાક રસપ્રદ પુસ્તકો વાંચી શકો છો એક કાર્લ યંગ દ્વારા લખાયેલ પુસ્તક છે મોડર્ન મેન ઇન સર્ચ ઓફ એ સોલ તે મનુષ્યમાં આ પ્રકારનાં લક્ષણો સાથે સંકળાયેલા તેમના નિબંધોનો સંગ્રહ છે અને ડેલ કાર્નેગીનું પુસ્તક જેનો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છેહાઉ તું સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ અને જેમ્સ અલ્ટુશેરનું ચૂઝ યોરસેલ્ફ બી હેપી મેક મિલિયન્સ લીવ ધ ડ્રીમ તેથી આ વધુ વાંચવા માટે છે અને આ વિડિઓ જોવા માટે હું તમારો ખૂબ આભાર માનું છું હું આશા રાખું છું કે આ લક્ષણો જો ધ્યાનથી જોવામાં આવે અને પછી યોગ્ય રીતે આત્મનિરીક્ષણ કરવામાં આવે અને પછી જો તમે આમાં તમારા સ્વ વિશ્લેષણમાં જોડાઈ શકો તો તે તમને તે જાણવામાં મદદ કરશે કે તમે ક્યાં છો અને તમે તમારા જીવનના આગલા તબક્કામાં કેવી રીતે જઈ શકો છો હવે પછી નો તબક્કો આને ઓળખવા કાબુ મેળવવા અને લોકોને આપણામાં ગમતાં ગુણોને આમંત્રિત કરવાનો પ્રયાસ કરવો તેથી આપણે હવે પછીના પાઠમાં મળીશું જેમાં હું તમારી સાથે લોકોને કેવી રીતે આકર્ષિત કરવું અને કેટલાક લોકો શા માટે ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી છે અને તમે તેવા લોકો કેવી રીતે બની શકો અને બીજાઓને તમારા તરફ આકર્ષિત કરી શકશો ના વિષય ઉપર ચર્ચા કરીશ આ વિડિઓ જોવા માટે ફરીથી આભાર